આપણે કોરસ્પોંડેન્સ સિધ્ધાંત વિશે હજી સુધી શીખ્યા છીએ જે કહે છે કે n એ ઇંફાઇનાઇટ થાય તે મોટી ક્વોન્ટમ સંખ્યાની મર્યાદા છે ક્વોન્ટમ પરિણામો ક્લાસિકલ પરિણામો પર જાય છે આ વ્યાખ્યાનમાં આપણે તે જોવા જઈ રહ્યા છીએ કે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ એવું કંઈક મેળવવા માટે કરી શકીએ છીએ જે સિલેકસન નિયમો તરીકે ઓળખાય છે અને હાર્મોનિક ઓસિલેટર માટેનો કોએફિસિએંટ A પણ યાદ કરો પાછલા વ્યાખ્યાનોમાં મેં ઉદાહરણો લીધાં છે અને હું આમાંના ફક્ત ૨ ધ્યાનમાં લઈશ હાર્મોનિક ઑસિલેટર અને બોક્સમાંના કણ અને હાર્મોનિક ઓસિલેટર કેસ માં મેં કહ્યું હતું કે ડિસ્પ્લેસમેન્ટ ને તરીકે લખી શકું છે જ્યાં ω એ મૂળભૂત ફ્રિક્વન્સી છે જે v વખત 2π છે જે 2πv2 L હતી બીજી બાજુ હાર્મોનિક ઓસિલેટરના કિસ્સામાં xt માં ફક્ત એક જ કોમ્પોનંટ હોય છે હકીકતમાં હું તેના કરતા વધુ સારું કરવા માંગું છું આને સામાન્ય રીતે તરીકે લખવામાં આવે છે જે છે આમ તમે જોશો કે બોક્સમાં ફરતા કણની મૂળભૂત ફ્રિક્વન્સી v2L થી વધુ હોય છે અને તેના બધા ગુણાકાર અને તેથી જ્યારે તે ગતિ કરે છે ત્યારે તે તમામ પ્રકારની ફ્રીક્વન્સીઝ રેડીએટ કરશે મૂળભૂત અને તેની હાર્મોનિક્સ વખત જેટલું જ્યાંરે હાર્મોનિક ઓસિલેટરમાં ગતિ કરતાં કણ માત્ર એક જ ફ્રિક્વન્સી આપશે ચાલો જોઈએ કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેથી ક્લાસિકલ રીતે હમણાં જ શીખ્યા કે બોક્સમાંનો કણ બધી ફ્રિક્વન્સીઝ આપશે બધી ફ્રિક્વન્સીઝ દ્વારા આપણો અર્થ એ નથી કે તે એવી ફ્રિક્વન્સીઝ હશે જે સતત બદલાયા કરે છે પરંતુ જો તે ટ્રાંઝીસન કરે છે જો કણ En સ્તર થી En - સ્તર પર ટ્રાંઝીસન કરે છે તો છે તો પછી ઉત્સર્જિત ફ્રીક્વન્સીઝ એ વખત ωn હશે જયાં ωn એ n સ્તરની ગતિથી સંબંધિત એંગ્યુલર ફ્રિક્વન્સી છે તેથી ક્લાસિકલ રીતે આ ફ્રિક્વન્સી ωn અથવા એ n સ્તરની ગતિથી સંબંધિત એંગ્યુલર ફ્રિક્વન્સી એ રેડિએશનની ફ્રિક્વન્સી હશે અને આપણે છેલ્લી વાર જે જોયું તે છે કે જો હું તેના ડિસ્પ્લેસમેન્ટ વિરુધ્ધ ટાઇમ લખીશ તો તે આના જેવું છે તે શુધ્ધ હાર્મોનિક નથી તેથી આ તે છે જે તમને કહે છે કે xt માં ખરેખર ઉચ્ચ હાર્મોનિક છે જે મેં અગાઉ C લખ્યું હતું ચાલો આપણે તેને ωnt કહીએ તેથી તે તમને રેડિએશન ωn ની ફ્રિક્વન્સી આપશે અને કારણ કે ગતિમાં અન્ય ફ્રીક્વન્સીઝ પણ છે અન્ય બધી ફ્રીક્વન્સીઝ પણ બહાર આવશે ચાલો જોઈએ તે આપણને ક્વોન્ટમ ટ્રાંઝીસન્સ વિશે શું શીખવે છે તો ચાલો હવે મિકેનિકલ રીતે ક્વોન્ટમ લખીએ રેડિએશન બહાર આવતું નથી કારણ કે એક કણ V સાથે ઓસિલેટિંગ કરે છે તેના બદલે તે જમ્પ દ્વારા બહાર આવે છે તેથી રેડિએશન જમ્પ દ્વારા બહાર આવે છે રેડિએશન એ સ્તરો વચ્ચેના જમ્પ દ્વારા બહાર આવે છે જ્યાંરે ક્લાસિકલી તે એસેલેરેસનના કારણે છે હવે n સ્તર થી n τ સ્તર પર આવવાને કારણે રેડીએશન ઉત્સર્જન થાય છે જેથી આ ફાઇનાઇટ ડિફરન્સ દ્વારા આપવામાં આવે છે બરાબર જો આપણે પાછલા વ્યાખ્યાનને યાદ કરીએ તો તે j ના સંદર્ભમાં ડિફ્રંસીએસન દ્વારા આપવામાં આવે છે હવે જેમ કે n→∞ જ્યાં એ ક્લાસિકલ ફ્રિક્વન્સી છે તેથી તમે જુઓ છો કે ક્લાસિકલ રીતે આ બધી ફ્રિક્વન્સીઝ શોષાય જાય છે બરાબર તો ચાલો આ ક્લાસિકલ રીતે લખીએ બધી ફ્રીક્વન્સીઝ નું નિરીક્ષણ કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે ક્વોન્ટમ મિકેનિકલ રૂપે એક કણ કોઈ પણ માં જમ્પ કરી શકે છે ચાલો હું આ ફરીથી લખીશ તેથી આ n સ્તર અને સ્તર છે અને અહીં આ જમ્પ થઈ રહ્યો છે અને કેટલુક રેડીએશન બહાર આવે છે તેથી રેડીએશન ની ફ્રિકવન્સી છે અને તમે જુઓ છો કે ક્લાસિકલ રીતે તમામ નું અવલોકન કરવામાં આવે છે કારણ કે કણ મૂળભૂત ફ્રિકવન્સી સાથે પિરિયોડિક મોસન કરે છે પરંતુ તે પછી આ બધા હાર્મોનિક્સ પણ અસ્તિત્વમાં છે તેથી આનો અર્થ એ છે કે કણ જ્યાં જમ્પ કરે છે તે ક્યાં છે તેના પર કોઈ નિયંત્રણો નથી તો ચાલો આપણે ગણતરીના દાખલા જોઈએ જો આપણે કહીએ કે n એ ફક્ત n 1 પર જાય છે આ ફક્ત એક ઉદાહરણ છે જો આપણે આ કહીયે તો જ્યારે n→∞ ફક્ત મૂળભૂત ફ્રિકવન્સી અવલોકન માં આવશે તેનો અર્થ એ કે તે માત્ર n 1 નથી તે કોઈપણ ફ્રિકવન્સી પર જઈ શકે છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે શું ત્યાં કોઈ એક એવો n છે જેના માટે આપણે કહી શકીએ કે જેની બહારઉપર ક્લાસિકલ મિકેનિક્સ સારું છે અને જેની નીચે ક્વોન્ટમ મિકેનિક્સ સારું છે બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસિકલ અને ક્વોન્ટમ મિકેનિક્સ વચ્ચે કોઈ સીમા છે જવાબ છે કે નથી ખરેખર સાચો સિદ્ધાંત ક્વોન્ટમ મિકેનિક્સ છે તે ફક્ત ત્યારે જ છે જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં જોયું હતું ત્યારે જ જ્યારે આપણે ને દ્વારા બદલી શકીએ છીએ તે ક્લાસિકલ સિદ્ધાંત સારો છે અને તેનો અર્થ એ કે મૂળભૂત રીતે તે n મોટો હોવો જોઈએ અને τ એ n થી ખુબજ ખુબજ ઓછો હોવો જોઈએ જે એકમાત્ર કંડિસન છે પરંતુ આ સિદ્ધાંત તમને જે કહે છે તે છે કે જ્યારે તમે અસરકારક રીતે ડેરિવેટિવ દ્વારા ડિફરન્સ ને બદલી શકો છો ત્યારે તમારે ખરેખર ક્લાસિકલ સિદ્ધાંત ના સ્તરે પહોંચવું જોઈએ અને તે માટે કંડિસન છે કે n એ ખૂબ મોટો છે અને 𝜏 એ n કરતાં ખુબજ ખુબજ ઓછો છે હવે ચાલો અન્ય ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ આ હાર્મોનિક ઓસિલેટર છે અને ક્લાસિકલ રીતે તેની ગતિ x દ્વારા આપવામાં આવે છે તે ફક્ત એક જ ફ્રિક્વન્સી ધરાવે છે ચાલો આપણે તેને ક્વોન્ટમ મિકેનિકલી જોઈએ ત્યાં આ સ્તર છે h 2hv 3hv4hv અને તેથી વધારે જ્યારે જમ્પ થાય છે ત્યારે રેડીએશન થાય છે હવે તમે જુઓ કે ક્લાસિકલ પરિણામો સાથે સરખામણી કરીને આપણે કેવી રીતે જોશું ત્યાં એક સિલેકસન નો નિયમ છે માની લો n થી માં ટ્રાંઝીસન થાય છે તો પછી ક્લાસિકલ મર્યાદાને અનુરૂપ ફ્રિક્વન્સી 𝜏ω હશે જો કે ક્લાસિકલ રૂપે આપણે ફક્ત ω જોતા હોઈએ છીએ આ સૂચવે છે કે 𝜏 મહતમ 1 હોઈ શકે છે અને આ તમને એક નિયમ આપે છે કે હાર્મોનિક ઓસિલેટરમાં એક માત્ર જ્યારે કણ જમ્પ કરે છે ત્યારે n એ n 1 ઉપર જાય છે અથવા જો n 1 એ શોષાય છે તેથી આ તે આપે છે જેને સિલેકસન નિયમ કહેવામાં આવે છે અને તે કહે છે કે સિલેકસન નિયમ કહે છે કે જ્યારે જમ્પ થાય છે અથવા ટ્રાંઝીસન થાય છે જેના માટે ∆n નું મેગ્નિટ્યુડ ૧ છે અન્યથા બાકી બધા ટ્રાંઝીસન માટે ત્યાં કોઈ રેડીએશન હશે નહીં તેથી ત્યાં બીજું કોઈ ટ્રાંઝીસન નથી જે રેડીએશન આપે છે અને શા માટે તે મને પુનરાવર્તન કરવા દો કારણ કે જો અન્ય ટ્રાંઝીસન પણ મોટી n મર્યાદામાં થયા હોય તો આપણે અન્ય ફ્રીક્વન્સીઝ પણ જોશું અને તે થતું નથી તેથી કોરસ્પોંડેન્સ ના સિદ્ધાંત સાથે સુસંગત રહેવા માટે ક્વોન્ટમ સ્તરમાં ફક્ત એક જ ટ્રાંઝીસનની મંજૂરી છે તેથી જે હમણાં જ ઉભો થયો તે એક પ્રશ્ન છે જો તમારે લેસર માટે એક જ ફ્રિક્વન્સી ની જરૂર હોય તો તમારે હાર્મોનિક ઓસિલેટર ની મર્યાદાનો ઉપયોગ કરવો જોઈએ ખરેખર આ ૨ પ્રશ્નો સંબંધિત નથી કારણ કે લેસરમાં તમે એવી ફ્રિક્વન્સી પસંદ કરો છો જેના કારણે ટ્રાંઝીસન સચોટ થાય છે તેથી તમે કોઈપણ સિસ્ટમ પસંદ કરી શકો છો અને ઉત્તેજિત ઉત્સર્જન ફક્ત તે જ ફ્રિક્વન્સી માટે થશે જેની સાથે તમે આ ઉત્તેજિત ઉત્સર્જન કરી રહ્યા છો તેથી આ પ્રશ્ન ખરેખર ઉભો થતો નથી